બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે હું આઈઆઈટી ખડગપુર નો પ્રાધ્યાપક રાજારામ છું અને આપણે વર્ગ નંબર 7 માં છીએ વર્ગ ૧ થી 6 માં આપણે એન્જીનિયરિંગ ડ્રોઇંગનો પરિચય જેમ કે સ્કેલ અને અન્ય વસ્તુઓ ને આવરી લીધી છે વર્ગ 7 થી 18 માં અમે ભૂમિતિ બાંધકામો ભૌમિતિક રચના geometry constructions અને શંકુ વિભાગોને કોનિક વિભાગ conic sections આવરી લઈશું અમારા પાઠયપુસ્તકો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન ડી ભટ્ટ દ્વારા છે આજના વર્ગમાં અમે કોનિક વિભાગ conic sections શંકુ વિભાગ ને આવરી લઈશું આ કર્વ કેવી રીતે બનાવવા કોઈપણ આકૃતિ દોરવા માટે અમને પ્રોટેક્ટર protractors કોણમાપક કંપાસ compass કાગળ પર વર્તુળ દોરવાનું સાધન પેન્સિલ અને તેથી વધુ વસ્તુઓ નો ઉપયોગ લાક્ષણિક ભૌમિતિક રચના માટે જરૂર છે તે ભૌમિતિક રચના માં બધા આવશ્યક ભાગોમાંથી પ્રથમ એ છે કે કોઈ રેખા ને કેવી રીતે દ્વિભાજીત કરવી ચાપ ને કેવી રીતે દ્વિભાજિત કરવું અને કાટખૂણે રેખાઓ કેવી રીતે દોરવી અને રેખાને કેવી રીતે વિભાજીત કરવી એ જ રીતે કોઈ ખૂણા નુ કેવી રીતે દ્વિભાજન કરવું ખૂણાનુ કેવી રીતે ત્રિભાજન કરવું અને વર્તુળ ને કેવી રીતે વિભાજિત કરવું જો ત્રણ પોઇન્ટ આપવામાં આવે તો આ ત્રણ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ નું નિર્માણ કેવી રીતે કરવું અને જો વર્તુળ હોય તો તે વર્તુળ માં લંબ રેખા અને સ્પર્શક રેખા ટેન્જેન્ટ લાઇન tangent lines કેવી રીતે બનાવવી અને બાહ્ય બિંદુ હોય તો પણ તે બાહ્ય બિંદુને તે વર્તુળમાં સ્પર્શ તરીકે જોડવું તે કેવી રીતે કરવું અને ચોરસ પેન્ટાગોન પંચકોણ pentagon ષટ્કોણ હેક્સાગોન hexagon અને તેથી અષ્ટકોણ ઓકટાગોન octagon અને તેથી વધુ જેવા નિયમિત બહુકોણ કેવી રીતે બનાવવા આ તે વસ્તુઓ છે જેને આપણે ભૌમિતિક રચના માંઆવરીશું આજના વર્ગ 7 માં આપણે પ્રથમ ત્રણ મુદ્દા જોશું જેમ કે રેખા અથવા ચાપ નુ કેવી રીતે દ્વિભાજન કરવું કાટખૂણે રેખા કેવી રીતે દોરવી રેખા ને કેવી રીતે વિભાજિત કરવી પ્રથમ ઉદ્દેશ એ છે કે રેખા ને કેવી રીતે દ્વિભાજીત કરવી અહીં બિંદુ A અને B માંથી પસાર થતી એક AB રેખા છે આ રેખા ને આપણે સમાન ભાગોમાં દ્વિભાજત કરવા માંગીએ છીએ તેનો અર્થ એ કે જો હું આ બિંદુને O તરીકે ઓળખું છું AO અંતર અને OB અંતર એક સમાન છે અને અમે તેને બીજી કાટખૂણે દોરેલી રેખા ના આધારે દ્વિભાજત કરીએ છીએ તેથી C થી D સુધીનો ખૂણો 90 ડિગ્રી છે C બિંદુ D બિંદુ અને C થી D રેખા જોડીને આપણે દ્વિભાજિત રેખા સેગમેન્ટ બનાવવાની સ્થિતિમાં હોઈશું ચાલો આપણે આ રેખા ને દ્વિભાજીત કરવાના નિર્માણમાં શામેલ પગલાઓ જોઈએ પ્રથમ પગલું એ રેખા AB દોરવાની છે અને પછી કેન્દ્ર તરીકે A સાથે તેથી અહીં આપણે કંપાસ compass કાગળ પર વર્તુળ દોરવાનું સાધનનો ઉપયોગ કરીશું તેને કેન્દ્ર તરીકે રાખો અને AB ના અડધાથી વધુ ત્રિજ્યા A થી B સુધીનું અંતર તે છે તેથી કદાચ હું આ ત્રિજ્યા ને પસંદ કરું છું જે AB કરતા અડધાથી વધુ છે અહીંથી કંપાસ compass કાગળ પર વર્તુળ દોરવાનું સાધનનો ઉપયોગ કરો એક ચાપ બનાવો બિંદુ B થી સમાન ત્રિજ્યા સાથે કંપાસ compass કાગળ પર વર્તુળ દોરવાનું સાધન નો ઉપયોગ કરીને હું એક વધુ ચાપ બનાવીશ એ જ રીતે B થી હું બીજી બાજુ એથી સમાન ત્રિજ્યા સાથે એક વધુ ચાપ બનાવવાનો પ્રયત્ન કરીશ ફરીથી બીજી ચાપ બનાવવી તેથી જ્યાં પણ આ ચાપ એકબીજાને છેદે છે આપણે તે બિંદુ C અને બિંદુ D ક કહીએ છીએ અને તે રેખા જોડીએ છીએ એકવાર આપણે CD બનાવી એ આ CD રેખા AB માટે કાટખૂણે લીટી છે C થી D રેખા જે આ AB ને બે સમાન ભાગોમાં દ્વિભાજિત કરશે ચાલો તે આપણા ડ્રોઈંગ શીટ પર જોઈએ ચાલો આપણે સ્કેલનો ઉપયોગ કરીને રેખા સેગમેન્ટ બનાવીએ ચાલો આપણે A ને ચિહ્નિત કરીએ ચાલો આપણે બિંદુ B ને ચિહ્નિત કરીએ તેને જોડી એ તેને A અને B ચિહ્નિત કરીએ હવે A થી અમારા કંપાસ નો ઉપયોગ કરીને આપણે ત્રિજ્યા તરીકે શું પસંદ કરવાનું છે AB ના અડધા કરતા વધુ નો ત્રિજ્યા તરીકે પસંદ કરીએ કદાચ મનસ્વી રીતે આપણે આને AB ના અડધા કરતા વધારે તરીકે પસંદ કરીશું હવે A તરફથી એ બાજુ એક ચાપ દોરો એ જ રીતે સમાન ત્રિજ્યા માટે B પોઇન્ટનો ઉપયોગ કરો જેમકે કે પ્રથમ ચાપ દોરી એ જ રીતે B નો ઉપયોગ બીજી બાજુ ના કેન્દ્ર તરીકે કરી ચાપ બનાવો એ જ રીતે A બાજુથી ચાપ બનાવો તેથી જે પણ બિંદુએ છેદે છે ચાલો તેને C અને D કહીએ હવે આ બિંદુ C અને D ને જોડો આ કન્સ્ટ્રકશન રેખા જેવી છે ખૂબ આછી રેખા તેથી તે બિંદુ જ્યાં છેદતો હોય તે બિંદુ ને ચાલો આપણે O કહીએ તેથી જો આપણે A થી O 6 એકમ અને O થી B 6 એકમ નું અંતર માપવા જઈશું તો આપણે મેળવીશું તેથી AO અને OB સમાન છે ચાલો હવે પછીના ઓબ્જેક્ટ 2 ને જોઈએ ચાપ દ્વિભાજીત કેવી રીતે કરવી અહીં આપણી પાસે ચાપ A થી B છે પ્રથમ બિંદુ A છે અને છેલ્લુ બિંદુ B છે અને અમે આ ચાપ ને દ્વિભાજિત કરવા માંગીએ છીએ તેનો અર્થ એ કે આ બિંદુ ચાલો આપણે O કહીએ ચાપ AO ની લંબાઈ અને ચાપ OB ની લંબાઈ સમાન હોવી જોઈએ ચાલો તેમાં સામેલ પગલાઓ જોઈએ પ્રથમ આપણે A કેન્દ્ર સાથે AB ના અડધાથી વધુ અંતર તરીકે ઉપયોગ કરવો પડશે એનો અર્થ એ કે બિંદુ A જાણીતું B જાણીતું છે અને આર્ક A O B સાથે જાય છે પરંતુ આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે A થી B સુધી રેખા થી જોડો તેથી આપણે તે ત્રિજ્યા તરીકે પસંદ કરવા જઈએ છીએ તે A થી B ના અંતર કરતા અડધાથી વધુ છે જેથી AB ચાપ ના અડધા કરતા વધારે અંતર તેથી A થી આ અંતર ત્રિજ્યા ને પસંદ કરવી A માંથી એક ચાપ ચિહ્નિત કરે છે એ જ રીતે A માંથી આ જ ત્રિજ્યા સાથે આ બાજુ એક ચાપ ચિહ્નિત કરો તે રીતે B સાથે બીજો ચાપ ચિહ્નિત કરો એ જ રીતે બીજી ચાપ ને તે રીતે ચિહ્નિત કરો જે પણ બિંદુઓ એકબીજાને છેદે છે ચાલો આપણે C બિંદુ અને D બિંદુ કહીએ તે બિંદુ ને જોડો અને જે બિંદુ દ્વારા તે એ ઓ બી A O B ચાપ ને કાપે છે તે O છે અને આ તે બિંદુ છે જે બંને ચાપને દ્વિભાજિત કરે છે ચાલો ગ્રાફ શીટ જોઈએ હવે આપણે મનસ્વી પસંદ કરીશું ચાલો આમાંથી એક બિંદુ ચિહ્નિત કરીએ આપણે એક મનસ્વી ચાપ બનાવીશું ચાલો તેને બિંદુ A કહીએ ચાલો બીજાને બિંદુ B કહીએ અને આ ચાપ A થી B સુધી અમે તેને દ્વિભાજીત કરવા માંગીએ છીએ તેથી પ્રથમ પગલું છે A અને B બિંદુ ને જોડતી એક ડ્રેશ રેખા બનાવો હવે AB અંતર કરતાં વધુ ત્રિજ્યા પસંદ કરો કદાચ આ એક કામ કરવા જઇ રહ્યો છે કેન્દ્ર A પસંદ કરો બંને બાજુ એક ચાપ દોરો એ જ રીતે એક ચાપ પસંદ કરો મૂળ ચાપ કાપી તેથી ચાલો આપણે આને C અને D બિંદુ કહીએ આ બિંદુ સી અને ડી ને જોડો તેથી બિંદુ જ્યાં આ દ્વિભાજક વિભાજિત કરે છે ચાલો આ ચાપ સાથે O A થી O ને આ ચાપ સાથે O થી B ની બરાબર કહીએ આ રીતે આપણે ચાપ દ્વિભાજીત કરીએ છીએ ચાલો હવે પછીનું ઉદાહરણ લઈએ AB લાઇન પર રહેલા ચોક્કસ બિંદુ K માંથી પસાર થતી લંબ રેખા કેવી રીતે દોરી શકાય તેથી જે આપવામાં આવે છે તે છે અમારી પાસે એક લાઇન AB છે બિંદુ A અને બિંદુ B ત્યાં એક ખાસ બિંદુ K છે આ K બિંદુ એ અને બી વચ્ચે મધ્યમાં હોઇ શકે તે જરૂરી નથી તે થોડો ઓફસેટ હોઈ શકે છે એનો અર્થ AK KB કરતા વધારે હોઇ શકે છે હવે આપણે કાટખૂણે દ્વિભાજક દોરવા માંગીએ છીએ K દ્વારા પસાર થતો લંબ જે AB ને છેદે છે તેથી આ ખૂણો AB છે AK KB કરતા વધારે છે તે કેવી રીતે કરવું આપણે શીખવા જઈ રહ્યા છીએ ચાલો પ્રક્રિયા જોઈએ સૌ પ્રથમ બિંદુ K પરથી AB માટે કાટખૂણે દોરો આ આપણે શું કરવાનું છે તેનો ઉદ્દેશ છે પ્રથમ પગલું એ KA કરતા ઓછી ત્રિજ્યા KP પસંદ કરવાનું છે K બિંદુથી બીજું એક મનસ્વી બિંદુ P પસંદ કરો જેમા AP PK કરતા નાનું હોય છે તેથી આ કંઈક આવું વધારે અંતર છે તેથી K માંથી AK રેખા પર એક ચાપ ચિહ્નિત કરો એક જ ત્રિજ્યા સાથે કેન્દ્ર K થી બીજી ચાપ Q માર્ક કરો તેથી P પોઇન્ટ K અને K થી Q સુધી તેઓ સમાન છે હવે પ્રથમ સિદ્ધાંત નો ઉપયોગ કરો આપણે જે કર્યું છે તે રેખાને દ્વિભાજન કરવાનું છે કારણ કે હવે K બિંદુ P અને Q ને દ્વિભાજિત કરે છે તેથી તે ત્રિજ્યાના અડધાથી વધુ P થી આ બાજુ એક ચાપ ચિહ્નિત કરો એ જ રીતે સમાન ત્રિજ્યા સાથે Q પોઇન્ટથી બીજી ચાપ ને ચિહ્નિત કરો જેથી આંતરછેદ બિંદુ ને R તરીકે કહો ત્યાંથી રેખા દોરો એકવાર આપણે તે કરીશું પછી આપણે બિંદુ K માંથી પસાર થતી કાટખૂણે રેખા મેળવીશું ચાલો તે જોઈએ ચાલો પહેલા એક રેખા AB દોરીએ કદાચ આ રેખા છે ચાલો તેમાં દોરીએ આ બિંદુ ને A કહો આ બિંદુ ને B કહો હવે અહીં ક્યાંક એક બિંદુ K ને ચિહ્નિત કરો અને આપણે ભૌમિતિક રચના દ્વારા કાટખૂણે રેખા દોરી શું પહેલું પગલું K નું છે કારણ કે હવે B ટૂંકી રેખા છે જો આપણે K માંથી ખૂબ મોટી ત્રિજ્યા ને પસંદ કરીશું જો હું ચિહ્નિત કરવા જાઉં છું તો તે વિસ્તૃત થશે તેથી વધારે અંતર નાનું અંતર તેના પર નિર્ભર છે કે આપણી પાસે કેટલી લંબાઈ છે તેથી ચાલો આપણે K થી B સુધી લઈએ જે તેનાથી વધુ અંતર છે એ જ રીતે K માંથી સમાન ત્રિજ્યા ચિહ્ન ચાપ પસંદ કરો તેથી આ એક બિંદુ P છે અને આ બિંદુ Q હવે P થી હું Q કરતાં વધુ પસંદ કરું છું K કરતાં વધારે પસંદ કરું છું આ તે છે જે હું પસંદ કરું છું એક ચાપ દોરો એ જ રીતે Q પોઇન્ટથી એક ચાપ દોરો બિંદુને ચિહ્નિત કરો હવે Q અને K ને જોડો અને આ ખૂણો 90 ડિગ્રી હશે તેથી આ ચાપ ની લંબાઈ દોરતી વખતે અને આ બિંદુને R કહેતી વખતે કોઈએ સાવચેત રહેવું જોઈએ તેથી આ રીતે આપણે બિંદુ K થી પસાર થતી લંબ રેખા બનાવીશું આપણા આજના સત્ર માટે નો ત્રીજો મુદ્દો છે રેખાને સમાન ભાગોમાં વહેંચવી તો ચાલો ધ્યાનમાં લઈએ કે ત્યાં એક રેખા AB છે અને અમે તેને સમાન ભાગોમાં વહેંચવા માગીએ છીએ કદાચ 1 2 3 4 5 સમાન ભાગો આપણે વહેંચવા માંગીએ છીએ આ કરવાની પ્રક્રિયા લાઇન AB દોર્યા પછી ઇન્ક્લાઈન્ડ રેખા AC દોરો આ રેખા છે સંભવત કોણ જેમ કે 30 ડિગ્રી 40 ડિગ્રી અને AB સુધી અમે AC થી 1 બિંદુ ચિહ્નિત કરવા માટે કંપાસ નો ઉપયોગ કરીએ છીએ A થી 1 સુધી મનસ્વી ચાપ પસંદ કરો તેને સ્થિત કરો અને પછી તેને 1 તરીકે કહો તે જ રીતે 1 ને કેન્દ્ર તરીકે ચિહ્નિત કરો એક વધુ ચાપ ચિહ્નિત કરો આ 1 થી તે જ ત્રિજ્યા સાથેનું કેન્દ્ર બીજા ત્રિજ્યા સાથે સમાન ત્રિજ્યા સાથે બીજી ત્રિજ્યા ને ચિહ્નિત કરો એકવાર તે થઈ જાય પછી બિંદુ 5 થી B ને જોડો 4 થા બિંદુથી પસાર થતા બિંદુ 3 થી પસાર થતી રેખા દોરો બિંદુ 2 થી પસાર થતી રેખા દોરો બિંદુ 1 થી પસાર થતી રેખા દોરો જ્યાં તે છેદે છે ત્યાં આ અંતર આ અંતર બધા સમાન છે આ રીતે કોઈએ રેખાને સમાન ભાગોમાં વહેંચવી પડશે ચાલો તે ગ્રાફ શીટ પર જોઈએ સૌ પ્રથમ આપણે એક રેખા દોરવી પડશે A અને B બિંદુ ચિહ્નિત કરવા પડશે ઇન્ક્લાઈન્ડ રેખા દોરવી પડશે હવે તે રેખા પર ત્રિજ્યા ને મનસ્વી રીતે પસંદ કરો આ બિંદુઓ ને ચિહ્નિત કરો તેથી આ બિંદુ નો ઉપયોગ કરો ચાલો આને ચિહ્નિત કરીએ આને કેન્દ્ર તરીકે પસંદ કરીએ બીજો મુદ્દો ચિહ્નિત કરો એ જ રીતે તેનો ઉપયોગ કેન્દ્ર તરીકે કરો બીજાને ચિહ્નિત કરો એ જ રીતે આ બિંદુ ચિહ્નિત કરે છે તેથી આપણે કેટલા ભાગ બનાવવાના છે જો તે 5 બિંદુ છે કુલ 5 ચાપ આપણે દોરવી પડશે 1 2 3 4 અને 5 મી આ એક તેથી આ મુદ્દાઓને ચિહ્નિત કરો હવે આ પાંચમા બિંદુ ને બિંદુ B સાથે જોડો હવે આપણે આ રેખાને સમાંતર રેખા દોરવી પડશે સામાન્ય રીતે અમે તે કરવા માટે તે દિશામાં મીની ડ્રાફ્ટર ગોઠવ્યો છે પરંતુ અહીં અમારી પાસે કોઈ મીની ડ્રાફ્ટર નથી તેથી સમાંતર રેખાઓ બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ માટે કાટખૂણે રેખા બનાવવી પડશે કાળજીપૂર્વક તમારા સેટ સ્ક્વેર ને ગોઠવો આનો ઉપયોગ કરવા માટે ડ્રાફ્ટર એ યોગ્ય સાધન છે તેથી તેને સમાંતર આપણે તેને દોરવી પડશે તેનો અર્થ એ કે તે દિશામાં સેટ સ્ક્વેર માંથી કોઈ એકને ગોઠવવુ પડશે તેવું કંઈક અને તે બિંદુએ આપણા ચોક્કસ બિંદુઓમાંથી પસાર થવું જોઈએ તો ચાલો આપણે આ રેખા લંબાવીએ તેથી વ્યક્તિ એ ખૂબ કાળજી લેવી પડશે જ્યાં સુધી આપણે ડ્રાફ્ટર નો ઉપયોગ ન કરીએ ત્યાં સુધી આપણે આ બનાવી શકતા નથી બિન ગોઠવણી આ રેખાઓ ને જુદા જુદા ભાગોમાં વહેંચી શકે છે તેથી પ્રથમ તે ત્યાં છેદે છે બીજી એક ત્યાં છેદે છે હવે આ આ રેખાઓ ને લંબાઓ તેથી આ બિંદુઓ ને ચિહ્નિત કરો તો ચાલો 1 prime 2 prime 3 prime 4 prime કહીએ તેથી A 1 prime બરાબર 1 2 prime 2 3 prime બરાબર છે 3 4 prime બરાબર 4 પ્રાઈમ B બરાબર તેથી આ સમાંતર રેખા ઓ દોરવાની દ્રષ્ટિએ તમે કેટલા સાવચેત છો તેના પર નિર્ભર છે અમે તેને 5 સમાન ભાગો બનાવવાની સ્થિતિમાં હોઈશું ખુબ ખુબ આભાર